બધાને શુભ બપોર તો હવે ચાલો કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ના બાકીના ભાગો જોઈએ આપણે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ના ત્રણ સ્ટેપ્સ જોઈ ગયા હવે પહેલા આપણે બાકીના બે સ્ટેપ્સ જોઈશું અને પછી રિસ્ક ઇવેલ્યુએશન જોઈશું તેથી કોસ્ટ બેનિફીટ એનાલિસીસ નાં છેલ્લાં બે સ્ટેપ્સ વિશ્લેષણ નાં પરિણામો નું અર્થઘટન કરવું અને યોગ્ય પગલાં લેવા છે આપણે કોસ્ટ બેનિફીટ ઇવેલ્યુએશન ની તકનીકો પર ચર્ચા કરી પછી સ્થિતીને આધારે આપણે પસંદ યોગ્ય કોસ્ટ બેનિફીટ ઇવેલ્યુએશન તકનીક ની પસંદગી કરવી જોઈએ અને કોસ્ટ બેનિફીટ એનાલિસીસ પછી પ્રોજેક્ટ ના પરિણામ નું અર્થઘટન કરવું જોઈએ તો પ્રોજેક્ટ ના કોસ્ટ બેનિફીટ ઇવેલ્યુએશન પછી પરિણામો નું અર્થઘટન કરવું આવશ્યક છે પરિણામો ના અર્થઘટન માટે પરિણામો ની કોઈ પ્રમાણભૂત પરિણામ ની સાથે તુલના કરવી પડશે અર્થઘટન અને નિર્ણયના તબક્કાઓ પ્રકૃતિમાં ખૂબ વ્યક્તિલક્ષી હોય છે તેમને પ્રોજેક્ટ મેનેજર ના નિર્ણય અને અંતજ્ઞાન ક્ષમતા ની આવશ્યકતા હોય છે અનિશ્ચિતતા ના સ્તરના આધારે પ્રોજેક્ટ મેનેજર બે શક્યતાઓનો સામનો કરી શકે છે જયાં તે એક જ જાણીતા મૂલ્ય અથવા NPV જેવી જુદા જુદા મટીરીયલ માટે મૂલ્યોની શ્રેણી ને પસંદ કરી શકે છે બંને કિસ્સાઓમાં નેટ પ્રોફીટ એનાલિસીસ જેવી સરળ તકનીકો ને અન્ય જટિલ તકનીકો ની સરખામણી માં લાગુ કરવી સહેલી પડે છે આપણે જાણીએ છીએ કે નેટ પ્રોફીટ એનાલિસીસ ની ખામી એ છે કે તે રોકાણના સમયના મૂલ્યને ધ્યાનમાં લેતી નથી પરંતુ જો તેમાં ફેરફાર કરી શકાય જો પૈસાના સમયના મૂલ્યનો સમાવેશ કરવા માટે તેને સુધારી શકાય છે તો પછી નેટ પ્રોફીટ મેથડ ને કદાચ નેટ પ્રેઝેન્ટ વેલ્યુ સાથે સરખાવી શકાય પરંતુ તમે જાણો છો કે NPV જેવી જટિલ તકનીકોને લાગુ કરવી મુશ્કેલ છે બધા પરિણામો નું વિશ્લેષણ કર્યા પછી પરિણામો નું અર્થઘટન કર્યા પછી આપણે પ્રોજેક્ટ મેનેજરે યોગ્ય પગલાં ભરવા જોઈએ અને આ નિર્ણય લેવો તે ખૂબ જ વ્યક્તિલક્ષી છે તે પ્રોજેક્ટ મેનેજર અથવા અંતિમ વપરાશકર્તા ના અંદાજીત ખર્ચ અને લાભ અંગેના વિશ્વાસ રોકાણની તીવ્રતા અને ફાયદાઓ પર આધારિત છે અંતિમ નિર્ણય અથવા કાર્ય એ વપરાશકર્તા માટે કોસ્ટ ઈફેક્ટીવ અને ફાયદાકારક સિસ્ટમ પસંદ કરવાનું છે પછી પ્રોજેક્ટ મેનેજરે ફિઝીબિલિટી સ્ટડી રીપોર્ટ તૈયાર કરવો પડશે જેમાં મુખ્ય તારણો શામેલ છે અને વિશ્લેષણ પ્રક્રિયા દરમિયાન સૂચવેલ ભલામણો અને પરિણામો નું અર્થઘટન કર્યા પછી આ રીતે અંતિમ કાર્યવાહી કરવી પડશે તેથી આ કોસ્ટ બેનિફીટ એનાલિસીસ વિશે કંઈક છે પરંતુ કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ની ઘણી મર્યાદાઓ પણ છે જેમાં પ્રથમ છે વેલ્યુએશન સમસ્યાઓ મેં તમને છેલ્લા વર્ગમાં કહ્યું હતું કે ખર્ચ અને લાભો વિવિધ પ્રકાર નાં હોય છે તો ખર્ચ અને લાભો ની વિશિષ્ટ કેટેગરીઝ અથવા આવા અમૂર્ત ખર્ચ અને લાભો ના માપદંડ ઓળખવા અને માત્રા નક્કી કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે શું તે સરળતાથી જથ્થાબંધ થઈ શકે છે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ના કિસ્સામાં તે સૌથી મુશ્કેલ સમસ્યા છે બીજી છે ડિસ્ટોર્શન સમસ્યાઓ કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ના પરિણામો માં ડિસ્ટોર્શન બે રીતે થઈ શકે છે એક રાજકીય કારણોસર થતી વૈકલ્પિક હેતુસર ની તરફેણકારી અને જ્યારે ડેટા અપૂર્ણ હોય અથવા તે વિશ્લેષણમાંથી ગુમ થઈ જાય ત્યારે યોગ્ય પગલાં લેવાનું મુશ્કેલ હોઈ શકે છે અને હવે પછીની સમસ્યા એ કમ્પ્લીટનેસ સમસ્યા છે અહીં કોસ્ટ બેનિફીટ એનાલિસીસ થી સંબંધિત ખર્ચ વધુ હોઈ શકે છે જે ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે તે વાસ્તવિક ખર્ચ દર્શાવશે નહીં તે વધુ હોઈ શકે છે અથવા તેમનો અંદાજીત ખર્ચ પર્યાપ્ત નહીં હોઇ શકે પ્રોજેક્ટ મેનેજરે સંપૂર્ણ વિશ્લેષણ કરવા માટે પર્યાપ્ત ખર્ચનો વિચાર કર્યો ન હોય એવું બની શકે તેથી કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ની આ શક્ય મર્યાદાઓ હોઈ શકે છે હવે આપણે વ્યવસાય ના કન્ટેન્ટ નો કેસ જોઈશું એક કન્ટેન્ટ એ એક જોખમ આધારિત હતું દરેક પ્રોજેક્ટ માં કંઈક જોખમ હોય છે અહીં બે પ્રકારનાં જોખમો છે એક પ્રોજેક્ટના જોખમો છે બીજા વ્યવસાય જોખમો છે તમે જાણતા હશો કે વ્યવસાયિક જોખમો સફળ પ્રોજેક્ટ એક્ઝેક્યુશન ને પૂર્ણ કરવાના જોખમો સાથે સંબંધિત છે જ્યારે વ્યવસાય જોખમો પરિબળો થી સંબંધિત છે જે ડિલિવર્ડ પ્રોજેક્ટ ના ફાયદાઓને જોખમમાં મૂકશે તેથી વ્યવસાયના કિસ્સામાં મુખ્ય ધ્યાન વ્યવસાયિક જોખમો પર છે તેથી હમણાં આપણે ચર્ચા કરીશું કે વ્યવસાયિક જોખમો નું મૂલ્યાંકન કેવી રીતે કરવું પ્રોજેક્ટ જોખમો ની ચર્ચા પછીથી કરવામાં આવશે હવે ચાલો રિસ્ક ઇવેલ્યુએશન પદ્ધતિઓ જોઈએ જેમાં આપણે જોખમ ઓળખ અને રેન્કિંગ જોખમ અને નેટ પ્રેઝેન્ટ વેલ્યુ કોસ્ટ બેનિફીટ એનાલિસીસ જોખમ પ્રોફાઇલ વિશ્લેષણ અને ડીસીઝન ટ્રીઝ ઉપયોગ જોઈશું ચાલો આપણે જોખમ ઓળખ અને રેન્કિંગ વિષે જોઈએ અહીં કોઈ પણ પ્રોજેક્ટ ના મૂલ્યાંકનમાં તેમને નિયંત્રિત કરતા પહેલા આપણે પહેલા જોખમો ઓળખવા જોઈએ અને આપણે તેની અસરોનું પ્રમાણ કેવી રીતે નક્કી કરવું જોઈએ તે તેના વ્યવસાય ને અસર કરશે જેના માટેનો એક અભિગમ પ્રોજેક્ટ જોખમ મેટ્રિક્સ નું નિર્માણ છે જે શક્ય જોખમો ની સૂચિ નો ઉપયોગ કરશે તેથી તે મેટ્રિક્સ માં દેખાશે કે સંભવિત જોખમો શું છે તેમજ તે પછી આપણે જોખમો ને તેમના સંબંધિત મહત્વ અને સંભાવના અનુસાર વર્ગીકૃત કરવું પડશે આ જોખમ થવાની સંભાવના શું છે અને પછી તે જોખમ નું શું મહત્વ છે તે વ્યવસાય ને કેટલો પ્રભાવિત કરશે તે વ્યવસાયને ક્યાં સુધી અવરોધશે તેથી આ મહત્વ નું છે તેથી આપણે વધુ માટે H મધ્યમ માટે M અને નીચા માટે L જેવા મૂલ્યો આપી શકીએ છીએ એનો અર્થ એ કે મહત્વ વધુ હોઈ શકે છે મધ્યમ હોઈ શકે છે અથવા ઓછું હોઈ શકે છે તે જ રીતે આ બનવાની સંભાવના હોઈ શકે છે અથવા સંભાવના વધુ મધ્યમ અથવા નીચી હોઇ શકે છે તેથી પછી મેં તમને પહેલેથી જ કહ્યું છે કે આ મેટ્રિક્સ માં મુખ્યત્વે સંભવિત પ્રકારનાં જોખમો હશે પછી આપણે સંબંધિત મહત્વ અને સંભાવના નો ઉપયોગ કરીને વર્ગીકરણ કરવું પડશે તો જોખમો નું મહત્વ તેમજ જોખમો ની સંભાવના તેમનું અલગ થી મૂલ્યાંકન કરવાની જરૂર છે તેમને એક સાથે ધ્યાનમાં લેવા જોઈએ નહીં તેઓનું અલગ થી મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે આપણે કેટલાક જોખમો ની ચિંતા કરીએ જે ગંભીર હોવા છતાં પણ તે થવાની સંભાવના નથી હોતી તો કેટલાક જોખમો ખૂબ ગંભીર હોય છે પરંતુ તેમની થવાની સંભાવના ખૂબ ઓછી છે તેથી આપણે તેના વિશે ખૂબ ગંભીર ન હોઈએ પરંતુ કેટલાક જોખમો ઓછા ગંભીર હોય છે પરંતુ તેમની થવાની સંભાવના ખૂબ વધારે છે 90 જેટલી છે તેથી આપણે તેના વિશે ચિંતિત થવું જોઈએ ઉદાહરણ તરીકે એક પ્રોજેક્ટ A છે જે વધુ સારૂ વળતર આપે છે પરંતુ તે ખૂબ જોખમી છે તેથી આપણે તેની સાથે અલગ રીતે વર્તવું જોઈએ એ જ રીતે બીજો પ્રોજેક્ટ B છે તે ખૂબ ઓછું વળતર આપે છે પરંતુ ત્યાં જોખમ ઓછું છે તેથી તમે ચર્ચા કરી શકો છો કે તમારે શું પસંદ કરવું જોઈએ તેથી જોખમ નું મહત્વ વર્ગીકૃત કરવા માટે આપણે પ્રોજેક્ટ મેટ્રિક્સ બનાવવો પડશે જ્યાં આપણે જોખમનું મહત્વ તેમજ જોખમ ઉભું થવાની સંભાવના એમ બે મહત્વપૂર્ણ પરિબળો ધ્યાનમાં લઈએ છીએ આપણે અહીં પ્રોજેક્ટ રિસ્ક મેટ્રિક્સ નું ઉદાહરણ લીધું છે જ્યાં મેં તમને પહેલેથી જ કહ્યું છે કે અમે સંભવિત જોખમો શું હોઈ શકે છે તેનું મહત્વ શું છે અને તેમની સંભાવના શું છે અહીં આપણે ઇ કોમર્સ એપ્લિકેશન માટે આ ઉદાહરણ લીધું છે સંભવિત જોખમ એ હોઈ શકે છે કે ક્લાયંટ પ્રપોઝ લુક અને સાઇટ ના ફીલ ને નકારે છે કારણ કે GUI ભાગ ખૂબ સારો નથી તેથી દેખીતી રીતે મહત્વ ખૂબ વધુ હશે પરંતુ તે થવાની સંભાવના નહિવત છે એ જ રીતે સ્પર્ધકો નો ભાવ ઘટાડો પણ થઈ શકે છે તેનું મહત્વ વધુ છે અને સંભાવના મધ્યમ છે વેરહાઉસ વધતી માંગ ને સાચવવામાં અસમર્થ છે તેથી અહીં મહત્વ મધ્યમ છે અને સંભાવના ઓછી છે ઓનલાઇન ચુકવણી માં સુરક્ષા સમસ્યા છે તેથી મહત્વ અને સંભાવના પણ મધ્યમ છે જાળવણી ખર્ચ ધાર્યા કરતા વધારે હોઈ શકે છે તેની વ્યવસાય પર અસર ઓછી છે અને તેથી સંભાવના ઓછી છે અને મહત્વ ઓછું છે રિસ્પોન્સ સમય ડિટર પરચેસર્સ નું મહત્વ અને સંભાવના મધ્યમ છે તેથી આ રીતે આપણે આપેલ પ્રોજેક્ટ માટે જોખમો નું વર્ગીકરણ કરવા માટે જોખમો નું મૂલ્યાંકન કરવા માટે જોખમો નું મહત્વ અને સંભાવના ને ધ્યાનમાં લઈને પ્રોજેક્ટ રિસ્ક મેટ્રિક્સ બનાવવું પડશે હવે આપણે જોખમો અને નેટ પ્રેઝન્ટ વેલ્યુ વિષે જોઈએ જ્યાં કોઈ પ્રોજેક્ટ પ્રમાણમાં જોખમી હોય ત્યાં નેટ પ્રેઝન્ટ વેલ્યુ ની ગણતરી માટે ઉંચા ડિસ્કાઉન્ટ રેટ નો ઉપયોગ કરવો સામાન્ય બાબત છે છેલ્લા વર્ગમાં મેં તમને કહ્યું કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ની ગણતરી કરતી વખતે ડિસ્કાઉન્ટ રેટ 5 8 10 12 અથવા 15 જેટલો હોય છે ત્યારે આપણે અવલોકન કરીએ છીએ કે પ્રોજેક્ટ પ્રમાણમાં જોખમી છે તો પછી આપણે શું કરવું જોઈએ સામાન્ય રીતે આપણે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ની ગણતરી કરવા માટે ડિસ્કાઉન્ટ રેટ નો ઉપયોગ કરવો જોઈએ ઉદાહરણ તરીકે આ જોખમ પ્રીમિયમ સલામત પ્રોજેક્ટ્સ માટે વધારાનું 2 હોઈ શકે છે પરંતુ જો પ્રોજેક્ટ એકદમ જોખમી છે તો પછી આપણે આ ડિસ્કાઉન્ટ રેટ વધારાના 5 થઈ જશે ઉદાહરણ તરીકે જો આપણે સામાન્ય ડિસ્કાઉન્ટ રેટ 10 નો વિચારતા હોય અને જો પ્રોજેક્ટ સલામત હોય તો આપણે ડિસ્કાઉન્ટ રેટ ને 12 તરીકે ધ્યાનમાં લઈ શકીએ પરંતુ જો પ્રોજેક્ટ એકદમ જોખમી હોય તો તમારે ડિસ્કાઉન્ટ રેટ ને 15 તરીકે લેવો જોઈએ તેથી પ્રોજેક્ટ્સ ને હાય તરીકે વર્ગીકૃત કરી શકાય છે તેથી જેમ આપણે અગાઉના અભિગમ ના કિસ્સામાં કર્યું છે આપણે મેટ્રિક્સ ને ધ્યાને લઈએ છીએ તેથી તેવી જ રીતે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ને ધ્યાનમાં લેતા પ્રોજેક્ટ્સ ને હાય માધ્યમ અથવા ઓછા જોખમો તરીકે વર્ગીકૃત કરી શકાય છે જેમાં કોઈ સ્કોરિંગ પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક વર્ગ માટે જોખમ પ્રીમિયમ નક્કી કરાય છે આપણે તેમને સ્કોરિંગ પદ્ધતિ નો ઉપયોગ કરીને રેન્ક આપવા માટે કેટલાક વધુ મધ્યમ અથવા ઓછા જોખમવાળા પ્રોજેક્ટ્સ તરીકે પણ સમીકરણ આપીને કેટલાક ફોર્મ્યુલા નો ઉપયોગ કરીને જોખમો અને દરેક કેટેગરી દ્વારા નિયુક્ત જોખમો ના પ્રીમિયમ નો ઉપયોગ કરી શકીએ છીએ પ્રોજેક્ટ માં જોખમ હાય હોય ત્યારે જોખમ પ્રીમિયમ 15 જેવું લઈ શકાય છે અને જો કોઈ જોખમ મધ્યમ હોય તો 13 અને ઓછું હોય તો 11 અથવા 12 લઈ શકીએ છીએ અને પછી આપણે તેમને વર્ગીકૃત કરી શકીએ છીએ તેથી પ્રીમિયમ આર્બિટરી હોય તો પણ જોખમો ધ્યાનમાં લેવાની સચોટ પદ્ધતિ પ્રદાન કરે છે હવે આપણે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ માં જોઈશું કે જોખમો નું મૂલ્યાંકન કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે પ્રોજેક્ટ્સ નું મૂલ્યાંકન કરવા માટે આપણે પહેલા કોસ્ટ બેનિફીટ એનાલિસીસ જોઈ ગયા છે તેથી તે જ રીતે જોખમો ની અસર નું મૂલ્યાંકન કરતી વખતે આપણે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ જોખમો ના મૂલ્યાંકન માટે આ વધુ વ્યવહારુ અભિગમ છે તેથી અહીં આપણે શક્યતાના અંદાજ પર દરેક સંભવિત પરિણામો ધ્યાનમાં લઈએ છીએ તેથી કોસ્ટ બેનિફીટ એનાલિસીસ મુજબ આપણે દરેક સંભવિત પરિણામો પર વિચારણા કરીશું અને આપણે તેની સંભવિતતા અને તેના પરિણામ ના અનુરૂપ મૂલ્યનો પણ અંદાજ લગાવીશું અનુરૂપ મૂલ્ય થી આપણને કેટલો લાભ મળશે સિંગલ કેશ ફ્લો ફોરકાસ્ટ ના બદલે અહીં આપણે કેશ ફ્લો ફોરકાસ્ટ નો સેટ કરી શકીશું જ્યાં બધું જ સંકળાયેલ છે જ્યાં પ્રત્યેક ની આગાહી થવાની સંભાવના સાથે સંકળાયેલ હોઈ શકે છે પછી પ્રોજેક્ટ્સ નું મૂલ્ય ખર્ચ અથવા લાભ ના સંભવિત પરિણામ નો વેઈટેડ સરવાળો કરીને મેળવવામાં આવે છે તેથી આપણે આ સંભાવના સાથે આ ખર્ચ નો ગુણાકાર કરવો પડશે તેથી પછી પ્રોજેક્ટ નું મૂલ્ય તેના દ્વારા વેઈટેડ દરેક સંભવિત પરિણામ માટે ખર્ચ અથવા લાભ નો સંભવિતતાને અનુરૂપ સરવાળો કરીને મેળવવામાં આવે છે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે એક કંપની છે જે પેરોલ એપ્લિકેશન વિકસાવવાની યોજના બનાવી રહી છે અને હાલમાં તે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ માં વ્યસ્ત છે બજાર નો અભ્યાસ દર્શાવે છે કે જો કંપની તેને કાર્યક્ષમ બની શકે છે અને અન્ય કોઈ સ્પર્ધાત્મક ઉત્પાદનો ઉપલબ્ધ નહીં થાય તો તે 800000 ની વાર્ષિક આવક થાય તેવું ઉચ્ચ સ્તર નું વેચાણ પ્રાપ્ત કરશે અંદાજ છે કે આવું બનવાની સંભાવના 10 માંથી 1 છે મારો મતલબ છે કે આવું બનવાની શક્યતા 10 છે જો કોઈ હરીફ પણ આવી એપ્લિકેશન લોન્ચ કરે તો વેચાણ ઘટી જશે અને વાર્ષિક આવક ઘટીને ફક્ત 100000 જ થઈ જશે તે અનુમાન કરે છે કે આવું થવાની સંભાવના 30 છે તો આ બંને એક્સ્ટ્રીમ કેસ છે સંભવત પરિણામ આ બે એક્સ્ટ્રીમ કેસ ની વચ્ચે ક્યાંક હશે એટલે કે 800000 અને 100000 ની વચ્ચે એક સર્વે અનુસાર કોઈપણ સ્પર્ધાત્મક ઉત્પાદન ઉપલબ્ધ થાય તે પહેલાં એપ્લિકેશન ને લોંચ કરીએ તો 650000 ની વાર્ષિક આવક પ્રાપ્ત કરશે જે આ 800000 અને 100000 ની વચ્ચે છે બજાર અધ્યયન મુજબ અપેક્ષિત વેચાણ બજાર અભ્યાસ મુજબ અપેક્ષિત આવક આગળ ના કોષ્ટક માં બતાવવામાં આવી છે તો અહીં 800000 વાર્ષિક આવક થવાની સંભાવના 10 છે અને જો તે અન્ય પ્રતિસ્પર્ધી હોય તો પરિસ્થિતિ સૌથી ખરાબ હશે જ્યાં વાર્ષિક આવક 100000 જેટલી હશે જેની સંભાવના 30 હશે તેથી મેં તમને કોસ્ટ બેનિફીટ એનાલિસીસ માં કહ્યું તે મુજબ આપણે શું કરીશું પ્રોજેક્ટ્સ નું મૂલ્ય ખર્ચ અથવા લાભ ના સંભવિત પરિણામ નો વેઈટેડ સરવાળો કરીને મેળવવામાં આવે છે તેથી આપણે વાર્ષિક આવક ની કિંમતો અને સંભાવના નો ગુણાકાર કરીશું તેથી આ તમને આ કિંમતો પ્રાપ્ત થશે અને પછી અપેક્ષિત આવક તેની આજુબાજુ હશે તો તમે જોઈ શકો છો કે આ અહીં અપેક્ષિત આવક 500000 મળે છે અહીં વિકાસ ખર્ચ 750000 હોવાનો અંદાજ છે ઓછામાં ઓછા 4 વર્ષ સુધી વેચાણનું સ્તર કોન્સ્ટન્ટ રહેવાની અપેક્ષા છે જાળવણી નો વાર્ષિક ખર્ચ અંદાજે 200000 છે તો હવે સવાલ એ છે કે તમે પ્રોજેક્ટ ને અથવા કંપની ને પ્રોજેક્ટ સાથે આગળ વધારવાની સલાહ આપશો ચાલો હવે વિશ્લેષણ કરીએ આપણે જોયું કે અપેક્ષિત વેચાણ 500000 છે અને વેચાણ નું સ્તર 4 વર્ષ કોન્સ્ટન્ટ રહેવાની અપેક્ષા છે અને જાળવણી જેવો વાર્ષિક ખર્ચ 200000 છે તેથી હવે આપણે 4 વર્ષ માં અપેક્ષિત વેચાણ ની સામે અપેક્ષિત આવક શું છે અપેક્ષિત લાભ શું થશે કુલ અપેક્ષિત આવક શું હશે તે જોઈએ તે 2000000 2000004 1200000 થશે તો અપેક્ષિત વેચાણ 1200000 થશે જે તમને રોકાણ પર સારું વળતર આપશે અહીં તમને રોકાણ પર 750000 જેટલો લાભ મળે છે તો આ સારું વળતર છે તેથી કંપની આ પ્રોજેક્ટ માટે આગળ વધી શકે છે પરંતુ કૃપા કરીને બીજી બાજુ જુઓ તમે સૌથી ખરાબ કેસ ધ્યાનમાં લઈ શકો છો જો વેચાણ ઓછું હોય અને બીજો હરીફ હોય ત્યાં શું થશે ત્યાં કંપની પૈસા ગુમાવશે અને તમે જાણો છો કે સંભાવના તો પહેલેથી જ 30 છે તે એક નોંધપાત્ર રકમ છે અને જો આવું થાય છે કંપની ને કેટલું મળશે કંપની ને ફક્ત 30000 મળશે કારણ કે જુઓ વાર્ષિક વેચાણ આવક 100000 જેટલી થશે અને સંભાવના 30 છે તેથી અપેક્ષિત મૂલ્ય 30000 છે તેથી અહીં સંભાવના છે કે કંપની પૈસા ચોક્કસ ગુમાવશે તેથી આ જોખમી પ્રોજેક્ટ માં આગળ વધવું યોગ્ય નથી તો જોખમો નું મૂલ્યાંકન કરવા માટે આ રીતે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ કરી શકાય છે હવે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ની મર્યાદાઓ જોઈએ કે સંભાવના કેવી રીતે સોંપવી અહીં સંભાવના 10 20 અને 30 હતી તેથી ઘટના ની સંભાવના ને સોંપવી એ એક પડકાર છે તે ખરાબ પરિસ્થિતિ ના સંપૂર્ણ દૃષ્ટિકોણને ધ્યાનમાં લેતું નથી તે ફક્ત સરેરાશ પરિસ્થિતિ ને ધ્યાનમાં લે છે તે સરેરાશ પરિસ્થિતિ ને ધ્યાન માં લેશે પરંતુ તે સૌથી ખરાબ કેસ ના સંજોગો ને હેન્ડલ કરતું નથી તેથી હવે આપણે આ રિસ્ક પ્રોફાઇલ એનાલીસિસ પદ્ધતિ જોઈએ આ અભિગમ રિસ્ક પ્રોફાઇલ બનાવીને કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ની કેટલીક સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે અહીં તે જોખમો નું મૂલ્યાંકન કરવા સંવેદનશીલ વિશ્લેષણ નો ઉપયોગ કરીને રિસ્ક પ્રોફાઇલ બનાવે છે જેથી આ સંવેદનશીલ વિશ્લેષણ ના પરિણામો નો અભ્યાસ કરીને કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ની કેટલીક સમસ્યાઓ દૂર થઈ જશે પછી આપણે તે પરિબળો ને ઓળખી શકીએ જે પ્રોજેક્ટ ની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ છે પછી આપણે તે નક્કી કરવાની જરૂરિયાત સાથે તેમના પર વધુ સારી રીતે નિયંત્રણ રાખી શકીએ છીએ અથવા આપણે તેના પ્રભાવો ને ઘટાડી શકીશું આ અધ્યયન સાથે જો આપણે જાણીશું કે પ્રોજેક્ટ ની સફળતા માટે કયા પરિબળો સૌથી મહત્વપૂર્ણ છે જો તે બંને બાબતો શક્ય ન હોય તો પછી આપણે જોખમો સાથે જીવવું જોઈએ અથવા આપણે પ્રોજેક્ટ ને છોડી દેવો જોઈએ તો રિસ્ક પ્રોફાઇલ એનાલીસિસ પદ્ધતિ આ રીતે કાર્ય કરે છે હવે આપણે જોખમો નું મૂલ્યાંકન કરવા માટે ડીસીઝન ટ્રી નો ઉપયોગ જોઈએ હું આશા રાખું છું કે તમે બી ટેક દરમિયાન ડીસીઝન ટ્રી નો અભ્યાસ કર્યો હશે તો આ ડીસીઝન ટ્રી નો ઉપયોગ જોખમો નું મૂલ્યાંકન કરવા માટે પણ થઈ શકે છે અગાઉના અભિગમોએ ધાર્યું હતું કે પ્રોજેક્ટ મેનેજર નિષ્ક્રિય સ્ટેન્ડર્સ ધરાવે છે તેનો અર્થ એ છે કે પ્રોજેક્ટ મેનેજર વધુ પડતા જોખમી પ્રોજેક્ટ્સ ને નકારી શકે છે અથવા તેમને રિસ્ક પ્રોફાઇલ સાથે પસંદ કરી શકે છે તેથી ફક્ત ઓછા જોખમવાળા પ્રોજેક્ટ્સ ની જ પસંદગી થઈ શકે છે જોખમી પ્રોજેક્ટ્સ ને પ્રોજેક્ટ મેનેજર નકારી કાઢે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં જોખમ મહત્વપૂર્ણ છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે અને તેના માટે એક યોગ્ય નિર્ણય લેવો જોઈએ જે પ્રોજેક્ટ્સ જોખમી છે તે પ્રોજેક્ટ્સ ને આપણે દર વખતે છોડી શકતા નથી આપણે તેમના પર ધ્યાન આપવું આવશ્યક છે તેથી તેમને કેવી રીતે હેન્ડલ કરવા તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોખમો ના મહત્વને ધ્યાનમાં રાખીને આપણે કેટલીક યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે તેથી આવા નિર્ણયો ભાવિ વિકલ્પ ને મર્યાદિત કરશે અથવા અસર કરશે તેથી આ નિર્ણયો ભવિષ્ય ના નફાકારક પ્રોજેક્ટ ને કેવી અસર કરશે તે મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે જો કોઈ પ્રોજેક્ટ માં હાલમાં જોખમ છે તો તે ભવિષ્યમાં કેવી અસર કરશે તેથી આ સિનારીયો સાથેના વ્યવહાર માટે ડીસીઝન ટ્રી કામમાં આવે છે ચાલો આપણે ડીસીઝન ટ્રી કેવી રીતે બનાવી શકાય છે તે જોઈએ તેથી ફરીથી મેં એક સરળ ઉદાહરણ લીધું છે એક કંપની સેલ્સ ઓર્ડર પ્રોસેસિંગ સિસ્ટમ બદલવા માટે વિચારી રહી છે તેથી હાલમાં જે મેન્યુઅલ છે કંપની તેને એક સ્વચાલિત સિસ્ટમ દ્વારા બદલવા માંગે છે તેથી નિર્ણય કંપની કયા દરે વ્યાપાર કરે છે તેના વ્યાપ પર આધાર રાખે છે જો તેનો માર્કેટ શેર વધે તો સિસ્ટમ બે વર્ષમાં બદલવાની જરૂર પડી શકે છે પરંતુ જો કંપની સમયસર હાલની સિસ્ટમ ને બદલશે નહીં તો આ એક મોંઘો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તેનાથી કંપની વધુ વેચાણ કરી શકશે નહીં જેનાથી રેવન્યુ ઘટશે અને સિસ્ટમ ને તાત્કાલિક બદલવું ખૂબ ખર્ચાળ હશે સિસ્ટમ ને એક્સટેન્ડ કરવા માટે ની NPV 75000 હશે જો બજાર વિસ્તરે તો તે NPV 100000 ના નુકસાન માં ફેરવાઈ જશે તેથી અહીં તે નકારાત્મક સંકેત છે કારણ કે ખોવાયેલી આવકને કારણે આ નુકસાન થાય છે જો બજાર નું વિસ્તરણ થાય તો સિસ્ટમ ને બદલવાથી 250000 ની એક NPV હશે જેના કારણે વેચાણમાં વધારો અને એન્હાન્સડ MIS સિસ્ટમ જેવા અન્ય ફાયદાઓ થાય છે જો વેચાણમાં વધારો ન થાય તો ફાયદાઓ ખૂબ ઘટશે અને પ્રોજેક્ટ ને ફરીથી 500000 NPV જેટલું નુકસાન સહન કરવું પડશે તેથી કંપની નો અંદાજ છે કે બજાર ની સંભાવના નોંધપાત્ર પ્રમાણમાં 20 વધશે અને તેથી માર્કેટ વધશે નહીં તેવી સંભાવના 80 છે તેથી હવે આપણે ડીસીઝન ટ્રી બનાવવાનું છે અને તેના માટે યોગ્ય કાર્યવાહી કરવાની છે આ સમસ્યા ડીસીઝન ટ્રી તમે સરળતાથી આ રીતે બનાવી શકો છો અને આ મૂલ્યો છે આ સંભાવના છે જે મેં તમને પહેલા કહી દીધી છે ખૂબ માર્કેટ વિસ્તરશે તે સંભવિતતા 20 છે તેથી સંભવત તેમાંથી 80 જેટલું વિસ્તૃરણ કરવામાં આવશે નહીં તો આ એક્સટેન્ડ કરવાથી અને હાલની સિસ્ટમ બદલવાથી શું થઈ શકે તે દર્શાવેલ છે હવે આપણે ડીસીઝન ટ્રી નું વિશ્લેષણ કરવાનું છે વિશ્લેષણ માં ડીસીઝન પોઈન્ટ D થી દરેક માર્ગ લેતા અપેક્ષિત લાભ નું મૂલ્યાંકન કરવામાં આવે છે તો આ ડીસીઝન પોઈન્ટ D છે ડીસીઝન પોઈન્ટ D થી આપણે દરેક પાથ નું મૂલ્યાંકન કરવું પડશે તેથી આ એક પાથ છે આ બીજો પાથ છે ચાલો આપણે દરેક પાથ નું મૂલ્યાંકન કરીએ તમે જોઈ શકો છો કે દરેક પાથ નું અપેક્ષિત મૂલ્ય તમે કેવી રીતે શોધી શકો છો તેથી દરેક પાથ ની અપેક્ષિત કિંમત દરેક સંભવિત પરિણામોના મૂલ્યોના સરવાળા ને સંભાવના છે તેના દ્વારા ગુણાકાર કરી શોધી શકાય છે તેથી ચાલો પ્રથમ કેસ જોઈએ જે સિસ્ટમ નું વિસ્તરણ કરવાની અપેક્ષિત કિંમત છે આ કેસ માં NPV 100000 છેસંભાવના 20 છે અને જો બજાર નું વિસ્તરણ ન થાય તો NPV 75000 છે અને સંભાવના 80 છે તેથી અપેક્ષિત કિંમત 40000 750000 8 1000000 2 1600000000 થશે તેવી જ રીતે સિસ્ટમ ને બદલવાની અપેક્ષિત કિંમત પણ તમે શોધી શકો છો આ કેસ માં NPV 250000 છેસંભાવના 80 છે અને જો બજાર નું વિસ્તરણ ન થાય તો NPV 50000 છે અને સંભાવના 20 છે તેથી અપેક્ષિત કિંમત 10000 2500000 8 100000000 થશે જો આ બંને મૂલ્યો ની તુલના કરીએ તો દેખીતી રીતે એકટેન્ડ કરવાના કિસ્સામાં નફો મહત્તમ રહેશે તેથી કંપની એ સિસ્ટમ ને બદલવાને બદલે હાલ ની સિસ્ટમ નો વિસ્તાર કરવાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ કારણ કે સિસ્ટમ ઠીક કરવાને બદલે વિસ્તૃત સિસ્ટમ ની સ્થિતિમાં ફાયદો વધુ થશે તો આપણે કોસ્ટ બેનિફીટ એનાલિસીસ ના બે તબક્કાઓ જોયા પછી આપણે જોયું કે વિવિધ પ્રકારના જોખમો શું છે અને જોખમો નું મૂલ્યાંકન કેવી રીતે થાય છે આપણે વિવિધ રિસ્ક ઇવેલ્યુએશન તકનીકો પર ચર્ચા કરી આપણે જોખમો મૂલ્યાંકન તકનીકો ના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરી આ મે લીધેલા સંદર્ભો છે ખુબ ખુબ આભાર